તો આ તે ખરેખર છે જેને તમે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટી તરીકે કહો છો તેનો અર્થ એ કે તમારી પાસે જનરેશન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનgeneration transmission and distribution બધું સાથે છે આ ખ્યાલ હતો અને આઈપીપીIPP સ્વતંત્ર પાવર ઉત્પાદક છે ખરુ ને તેથી વર્ટિકલ કે જે VIU છે તમે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટીને કહો છો તે સામાન્ય રીતે અન્ય વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ યુટિલિટીસ સાથે એકબીજાથી જોડાયેલા હોય છે એટલે કે ટાઇ લાઇનો અહીં બતાવવામાં આવી છે તે બંને બાજુ બતાવવામાં આવી છે મેં તમને કહ્યું હતું કે બે ક્ષેત્ર સિસ્ટમ તેના જેમ તેથી તે જ રીતે તે અન્ય વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટી સિસ્ટમથી કનેક્ટ થઈ શકે છે આ કનેક્ટ થયેલ હોઈ શકે છે તેથી અને આ ઇન્ટરકનેક્શન લગભગ હંમેશાં આકૃતિ 1 માં સૂચવવામાં આવેલા ટ્રાન્સમિશન વોલ્ટેજ પર હોય છે તેથી આ ખરેખર ઉચ્ચ વોલ્ટેજ લાઇન છે ખરુ ને તેથી તે એ તે ટ્રાન્સમિશન વોલ્ટેજ પર છે પરંતુ અહીં ડિસ્ટ્રીબ્યુશન નથી ફક્ત ટ્રાન્સમિશન પર જ છે બરાબર તેથી આ રીતે આ ટાઇ લાઇનો સાથે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટી વચ્ચે ઇલેક્ટ્રિક પાવર ખરીદી અને વેચી શકાય છે અને આ ઉપરાંત આવા ઇન્ટરકનેક્શન વધુ વિશ્વસનીયતારીયાબીલીટી પૂરી પાડે છે તેથી આ વિશિષ્ટ પાવર સિસ્ટમ કે જે અન્ય ટાઈ લાઇનો સાથે જોડાયેલ છે તે સાથે ધારો કે કે અન્ય પાવર સિસ્ટમ દ્વારા પણ ટાઇ લાઇનો દ્વારા અને જો તેઓને પાવરની જરૂર હોય તો તેઓ અહીંથી ઉધાર લઈ શકે છે અથવા ખરીદી કરી શકે છે ખરુ ને અથવા આ ચોક્કસ ક્ષેત્રમાં પાવર સિસ્ટમ અન્ય કનેક્ટેડ તમારી પાવર સિસ્ટમમાંથી વીજ ખરીદીને પાવર ઉધાર લઈ શકે છે તેથી તેથી જ તે વધુ રાહતફ્લેક્સીબીલીટી આપે છે અને તે વિશ્વસનીયતારીયાબીલીટી માં પણ સુધારો કરે છે ખરેખર જે મોટૂં પરિવર્તન આવ્યું છે તે સ્વતંત્ર વીજ ઉત્પાદકોનો ઉદભવ છે જે વીઆઇયુને પાવર વેચી શકે છે અને આ આકૃતિ 1 માં પણ બતાવવામાં આવ્યું છે સ્વતંત્ર પાવર ઉત્પાદક પણ વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટી સિસ્ટમથી જોડાયેલા છે તેઓ ખરેખર ખાનગી પક્ષો છે તેઓ પણ તેઓ પણ પાવર વેચી શકે છે ખરુ ને તેઓ ખાનગી પક્ષો છે અને આ એક આ જનરેશન ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન તે સરકારના માલિકીનું હોઈ શકે છે બરાબર તેથી પરંતુ તેનો અર્થ શું છે પરંતુ સ્વતંત્ર પાવર ઉત્પાદક પણ હવે આજકાલ ઘણી ખાનગી પાર્ટીઓ ત્યાં છે તેઓ પણ પાવર ઉત્પન્ન કરી રહ્યા છે બરાબર તેથી આમ ચોરસ બોક્સ પર જેનો અર્થ આ એક છે આ એક ચોરસ બોક્સ પર આ એક આકૃતિ 1 એ વ્યવસાયિક કંપનીઓને સૂચવે છે જે ઇલેક્ટ્રિક પાવરને ખરીદે અથવા વેચી શકે છે તેથી આ આઈપીપી ખરેખર તે વ્યવસાયિક સંસ્થાઓ છે તેઓ પાવરને ખરીદે છે અથવા વેચી શકે છે તેથી ઉદાહરણ તરીકે જો કોઈના પોતાના ઉદ્યોગો છે તો તે પોતાનો પાવર પ્લાન્ટ લઈ શકે છે તેથી આ પાવર કદાચ તે તેના પોતાના ઉદ્યોગ માટે ઉપયોગ કરી શકે છે તે વધારાના પાવર ઉપરાંત તે વેચી શકે છે ખરુ ને તેથી હાલની પરિસ્થિતિ જોતાં સામાન્ય રીતે સંમત થાય છે કે ડીરેગ્યુલેશનનું પ્રથમ પગલું એ પાવર ઉત્પાદનને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનથી અલગ રાખવાનું છે તેનો અર્થ એ કે તમે તેને અલગ કરો આ રીતે તમામ જનરેશનને સ્વતંત્ર પાવર ઉત્પાદકની જેમ સમાન પગલે મૂકવું આનો અર્થ એ કે સ્વતંત્ર વીજ ઉત્પાદક જેવી બધી જનરેશનની કંપનીઓ ખાનગી છે આ ખાનગી છે આ જનરેશન પણ તમે તેને આઇપીપીમાં મૂકી દીધું છે કે તે એક અલગ અસ્તિત્વએન્ટિટી હશે ખાનગી પાવર ઉત્પાદકની જેમ તેથી આ ખ્યાલ છે હવે જો આપણે આવું કરીએ જો આપણે તેમ કરીએ તો પછી આપણે આ શું કહી શકીએ કે આ તમારું છે આ VIU નથી આ ડીરેગ્યુલેટેડ યુટિલિટી સ્ટ્રક્ચર છે આ કિસ્સામાં આ જનરેશન કંપની આપણે જેન્કો કહીશું ટૂંકમાં આપણે GENCO કહીશું મારો અર્થ આ એક આ એક ખરેખર તે જ વસ્તુને તોડવી કે તમારી કલ્પના સમાન રહેશે પરંતુ 3 જુદી જુદી કંપનીઓ ખરુ ને 3 જુદી જુદી કંપનીઓ તો આ જનરેશન કંપનીઓ છે તેઓ ખાનગી છે ધારો કે જો તમે ઇચ્છતા હોવ કે મારી પાસે પાવર જનરેશન કંપની હોવી જોઈએ તમારી પાસે પાવર જનરેશન કંપનીઓ હોઇ શકે તમે તમારા પાવરને ટ્રાન્સમિશન લાઇન દ્વારા ડિસ્ટ્રિબ્યુશન બાજુ વેચી શકો છો આ ટ્રાન્સમિશન કંપની છે જેને તમે ટ્રાંસ્કો કહો છો બરાબર અને આ ડિસ્ટ્રિબ્યુશન કંપની છે જેને આપણે ટૂંકમાં ડિસ્કો કહીએ છીએ બરાબર તેથી જેન્કો ટ્રાંસ્કો અને ડિસ્કો ડિસ્કો એટલે કે ડિસ્ટ્રિબ્યુશન કંપની ટૂંકમાં અને ટાઇ લાઇન સાથે જોડાયેલ ટ્રાન્સમિશન કંપનીઓ અહીં છે આ ટ્રાન્સમિશન છે તે ટાઇ લાઇન સાથે જોડાયેલ છે અને આ તમામ જનરેશન ને બધું અલગ રહ્યું છે તો GENCO માની લો કે 1 જનરેશન કંપની પાસે 1 જનરેટર છે અહીં 2 જનરેટર અહીં 2 જનરેટર છે અહીં 1 જનરેટર તેથી અહીં પણ કેટલાક GENCO છે ત્યાં 1 જનરેટર ઉચ્ચ વોલ્ટેજ સ્તર પર વીજળી ઉત્પન્ન કરી શકે છે તેથી તે ટ્રાન્સકો ટ્રાન્સકો ટ્રાન્સમિશન કંપની બીજી GENCO સાથે જોડાયેલ છે તે ઓછા વોલ્ટેજ સ્તરની છે ધારો કે તે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે જેમ કે પવન સૌર એક ડિસ્ટ્રીબ્યુશન બાજુથી જોડાયેલ હોઈ શકે છે આ પણ GENCO ફક્ત 1 જનરેટર છે તેથી તે જે તમારી ડિસ્ટ્રીબ્યુશન બાજુઓ છે તેથી આ કહેવામાં આવે છે અને ત્યાં બે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે તેથી આને ડિસ્કો કહેવામાં આવે છે અને આને ડિસ્કો કહેવામાં આવે છે અને અહીં તે આ આકૃતિમાં ફક્ત એક જ ટ્રાન્સમિશન કંપની દર્શાવે છે તો ધારો કે એનો અર્થ એ કે જનરેશન કંપની કોઈ બીજી હશે ખરુ ને આ એક ટકા હોઈ શકે છે આ બીજા ટકા હોઈ શકે છે આ બીજા ટકા હોઈ શકે છે તેથી ઘણી જનરેશન કંપનીઓ ટ્રાન્સમિશન કંપની 1 અથવા વધુ હોઈ શકે છે ખરુ ને કારણ કે પાવર વ્હીલિંગ ટ્રાન્સમિશન કંપની પર થશે અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ ઘણી હોઈ શકે છે એટલે કે આ ડિસ્ટ્રીબ્યુશન કંપનીએ ખરેખર આ GENCO પાસેથી પાવર ખરીદવો પડશે પરંતુ ચોક્કસ સમયે આ GENCO બોલી લગાવશે તમારે બોલી લગાવવી પડશે આ GENCO કહેશે કે આજે આ ક્ષણે આ ક્ષણે બરાબર આપણા પાવરની કિંમત આની જેમ છે અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને જેની પાસે સ્વતંત્રતા છે તેઓ આ કોઈપણ GENCO માંથી ખરીદી શકે છે અથવા તેઓ અન્ય ઘણી GENCO સાથે સંપર્ક કરી શકે છે એટલું જ એક જનરેશનની કંપનીઓ જ નહીં તે અન્ય ઘણી GENCO જનરેશન કંપનીઓ સાથે કરી શકે છે તેમની પાસે પાવર ખરીદવાની સ્વતંત્રતા છે અને આ પાવર તે ટ્રાન્સમિશન કંપનીઓમાં આવશે તેથી ટ્રાન્સમિશન કારણ કે તે પાવર ટ્રાન્સમિટ કરી રહ્યો છે તે ઘણી વસ્તુઓનો ચાર્જ પણ લેશે બરાબર પ્રકારનો ચાર્જ અથવા કંઇક તે જનરેશન કંપની તેમજ ડિસ્ટ્રિબ્યુશન કંપની બંનેએ ટ્રાન્સમિશન કંપનીને ચુકવવાની રહેશે જેની બોલી લગાવવામાં આવશે પરંતુ આપણે અહીં ટ્રાન્સમિશન કંપનીઓ વિશે ચર્ચા કરીશું નહીં બરાબર અહીં આપણો ઉદ્દેશ જનરેશન કંપનીઓ અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ અને પાવર હશે કોઈપણ રીતે તે ટ્રાન્સમિશન કંપનીઓ દ્વારા જ આવે છે હવે તેથી જ તે આકૃતિ 2 આકૃતિ 2 એ જેન્કોમાં ડિરેગ્યુલેટેડ યુટિલિટી સ્ટ્રક્ચર બતાવે છે જે તેઓ મફત ઉત્પાદન કરે તે વીજળી વેચવા માટે બજારમાં હરિફાઇ કરશે તેથી આ જનરેશન કંપની ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને પણ પાવર વેચે છે અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને પણ આઝાદી છે જે તેમને સસ્તો પાવર આપશે કે જેથી હું ખરીદી કરી શકું છું ધારો કે જો તમે કંઈક ખરીદવા માટે માર્કેટિંગ કરવા જાઓ છો અને ઘણી દુકાનોમાં જશો અને જો તમે જોશો કે આ સૌથી સસ્તુ છે તો તમે તે જ ફિલોસોફીથી ખરીદશો અહીં તેના સમાન ફિલોસોફી જ છે તેથી તે ધારી શકાય છે કે રિટેલ ગ્રાહકો સ્થાનિક ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પાસેથી ખરીદવા માટે થોડો સમય ચાલુ રાખશે જે ત્યાં તમારી સ્થાનિક ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે આવી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને ડિસ્કો ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ તરીકે નિયુક્ત કરવામાં આવી છે જેને આપણે ડિસ્કો કહીએ છીએ GENCOs અને DISCOs વચ્ચેના આ પાવરને GENCOs અને DISCOs પાવરની વચ્ચે લાવનારી એન્ટિટીઝને હમણાં જ ટ્રાન્સમિશન કંપનીમાં આવવું પડશે ખરુ ને તેથી આ પાવરને યોગ્ય રીતે આગળ ધપાવશે જેને ટ્રાન્સકો ટ્રાન્સમિશન કંપની તરીકે નિયુક્ત કરવામાં આવે છે આપણે ટ્રાન્સકોને ઘણી ટ્રાન્સમિશન કંપનીઓ તરીકે ઓળખીએ છીએ તેથી તે TRANSCOs GENCOs અને DISCOs મૂકીએ છે ખરુ ને તેથી તેમ છતાં GENCOs TRANSCOs અને DISCOs ની અલગ કાર્યક્ષમતા માટે તે વિધેયાત્મક રૂપે સાફ છે તેના માટે આપણને જેની જરૂર છે તે વાસ્તવિકતામાં આ અસ્તિત્વમાં છે ત્યાં સંયુક્ત અથવા આંશિક જવાબદારીઓવાળી કંપનીઓ હશે જેનો અર્થ છે કે તમારે એક ચોથા પક્ષની જરૂર છે જે આ નિયંત્રિત કરશે ખરુ ને કે જે આ નિયંત્રિત કરશે તેથી આ સ્થિતિમાં શું થશે તમારે એક અલગ એન્ટિટી અને એક બીજી ઓફિસની જરૂર છે આપણે તેમને તે કહીશું કે જેને તમે કહો છો તે જ છે જેને આપણે ક્યારેક આપણે ISO તરીકે કહીએ છીએ ખરુ ને તો તેથી તે કિસ્સામાં શું થશે હું તમને કહીશ કે આઇએસઓ શું છે માની લો કે જનરેશન કંપની બિડ આપી રહી છે કે આ મારી કિંમત છે ડિસ્ટ્રિબ્યુશન કંપની પણ બોલી લગાવીને ત્યાં હશે ટ્રાન્સમિશન કંપની આ પાવર ચલાવી શકે છે કારણ કે આ બધી બોલી તમને ક્યાંક બોલાવે છે તેના પર જશે તેથી કેટલીકવાર ISO આપણે સ્વતંત્ર સિસ્ટમ ઓપરેટરને આ ISO કહીએ છે ખરુ ને તેથી તેનો અર્થ એ કે તે એક સિસ્ટમ હશે તે એક સિસ્ટમ હશે કે જ્યાં આ બધી બોલી અહીં આપવામાં આવશે આપણે સ્વતંત્ર સિસ્ટમ ઓપરેટરને કહીએ છીએ ખરુ ને તેથી ઘણી સહાયક સેવાઓ એનો અર્થ એ કે ઘણી બધી સર્વિસીસ રિએક્ટિવ પાવર કંમપેંસેશન છે અને બીજી ઘણી વસ્તુ એજીસી એ પણ તેમાંની એક વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટીની ભિન્ન ભૂમિકા હશે અને તેથી અલગ અલગ રીતે મોડેલિંગ કરવું પડશે બરાબર તેથી આ આનુષંગિક સેવાઓ વચ્ચે એલ તેમાંથી એક છે ઘણી બધી આનુષંગિક સેવાઓ છે કે મેં તેમને સૂચિબદ્ધ કરી નથી મને લાગ્યું કે તે અહીં અપ્રસ્તુત છે કારણ કે આપણો ઉદ્દેશ ફક્ત આ વસ્તુ જ છે બરાબર તેથી તે કિસ્સામાં નવા સંજોગોમાં ડિસ્કો એ જેન્કો સાથે વ્યક્તિગત રૂપે સંપર્ક કરી શકે છે ખરુ ને મારી પાસે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે જેનો હું સંપર્ક કરી શકું છું હું GENCO સાથે સંપર્ક કરી શકું છું કે જો મને સસ્તો પાવર મળે બરાબર પાવર માટે અને જ્યારે આઇએસઓ ની દેખરેખ હેઠળ આ વ્યવહાર કરવામાં આવશે ત્યારે તેથી ત્યાં એક અલગ ઓફિસ હશે અથવા એક અલગ એન્ટિટી હશે કે જેથી તેઓ બધી પ્રકારની વસ્તુનું સંચાલન કરશે આનો અર્થ એ કે તમારી આ સ્થિતિ હેઠળ વસ્તુઓ ખરેખર તમામ પાવર જનરેશન કન્સેપ્ટ ડિસ્ટ્રીબ્યુશન કન્સેપ્ટ તે બધું સમાન બની રહે છે બરાબર ટ્રાન્સમિશન કન્સેપ્ટ સમાન રહે છે પરંતુ એકમાત્ર વસ્તુ એ છે કે વસ્તુઓ થોડીક સ્પર્ધાત્મક બની જાય છે તે પછી તે ખૂબ જટિલ બની જશે ખરુ ને પરંતુ પરંપરાગત વિરુદ્ધ પુનર્ગઠન દૃશ્ય ખરુ ને તેથી ડીરેગ્યુલેટેડ સ્ટ્રક્ચરમાં ઘણાં GENCOs અને DISCOs છે DISCOs ને પાવરના વ્યવહાર માટે કોઈપણ GENCO સાથે સંપર્ક કરવાની સ્વતંત્રતા છે જ્યાં પણ મને સસ્તો પાવર મળશે ત્યાં મારી પાસે ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ છે કહો કે જો મને સસ્તો પાવર મળે તો પછી હું શોધી શકું છું કે કયું GENCO વેચે છે કારણ કે હું પૈસા અને નફાના સંદર્ભમાં બધું જોઉં છું જો હું કહું છું કે હું વધુ નફો મેળવી શકું છું તો મને સસ્તો પાવર મળશે તેથી સ્વાભાવિક રીતે હું કરીશ કે તમે જે કહો છો તે જ હું કરીશ તેના માટે જઇશ ખરુ ને તેથી ડિસ્કોનો GENCO સાથે અન્ય નિયંત્રણ ક્ષેત્રમાં પણ સંપર્ક હોઈ શકે છે તેનો અર્થ ધારો કે જો તમે ધારો કે તમારી પાસે જનરેશન ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ ટ્રાન્સમિશન કંપનીઓ છે અને ધારો કે તમે જેને જનરેશન કંપની ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ તરીકે કહો છો તો માની લો કે કોઇ એક તે ચેન્નાઈમાં છે અને બીજી કંપની કહો કે કોઈમ્બતુર હોઇ શકે છે તેથી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે કોઈમ્બતુર પાવરને ખરીદવાની જરૂર નથી જનરેશન કંપનીઓ પાસેથી વીજ ખરીદી કરવાની જરૂર નથી કોઈમ્બતુર ત્યાં જરૂર નથી જો ડિસ્ટ્રિબ્યુશન કંપનીને પાવર ચેન્નાઈથી સસ્તો પાવર મળે તો કહો કે તે ડિસ્ટ્રીબ્યુશન કંપની ચેન્નઈનની જનરેશન કંપનીઓ પાસેથી વીજ ખરીદી કરી શકે છે તેથી આ સ્વતંત્રતા ત્યાં હશે આ સ્વતંત્રતા ત્યાં હશે તેથી જ ડિસ્કોનો કોઈ અન્ય નિયંત્રણ ક્ષેત્રમાં કોઈ GENCO સાથે સંપર્ક હોઈ શકે છે ધારો કે તે ઘણા ક્ષેત્રો છે તેથી તમે ખરીદી શકો છો ડિસ્કો પાવર ખરીદી શકે છો આવા વ્યવહારોને દ્વિપક્ષી વ્યવહાર કહેવામાં આવે છે કુદરતી રીતે બીજા પાસેથી તમારા પાવરની ખરીદી કરો તેથી તે દ્વિપક્ષીય વ્યવહાર છે બરાબર તેથી થોડુંક ગણિત ત્યાં છે હું તમને સમજવા માટે ખૂબ જ સરળ બતાવીશ બરાબર તમે જે કહો છો તે તમારા દ્વારા બધા વ્યવહારોને પૂરા કરવા પડશે અને નિષ્પક્ષ એન્ટિટી જેને સ્વતંત્ર સિસ્ટમ ઓપરેટર આઇએસઓ કહો છે મેં તમને સ્વતંત્ર સિસ્ટમ ઓપરેટર કહ્યું છે બરાબર આઇ એ આ સંખ્યાને નિયંત્રિત કરવાની છે જેને આનુષંગિક સેવાઓ કહેવામાં આવે છે કે આઇએસઓ જવાબદારી ખૂબ વધારે છે અને તેમાંથી એક એજીસી છે ખરુ ને તેથી આ સ્વતંત્ર છે તેનો અર્થ છે કે તે એક અલગ ઓફિસ હશે કે તેઓ બધી પ્રકારની વસ્તુઓનું સંચાલન કરશે જેથી તેનો અર્થ એ થાય તેથી તેનો અર્થ એ કે તમે જે વિચારો છો તેને તમે ટ્રાન્સમિશન ડિસ્ટ્રિબ્યુશન અને જનરેશન કંપનીઓ કહેશો બરાબર તેથી હવે જો તમે ધ્યાનમાં લો કે આપણે ડિસ્કો પાર્ટિસીપેશન મેટ્રિક્સ કહીએ છીએ ટૂકમાં ડીપીએમ કે જે ડિસ્કો એટલે કે ડિસ્ટ્રિબ્યુશન કંપનીસ પાર્ટિસીપેશન મેટ્રિક્સ તમારી સમજણ માટે આપણે એક નાનું ઉદાહરણ લીધું છે નાના ઉદાહરણ તરીકે ધારો કે આ ક્ષેત્ર 1 છે અને આ ક્ષેત્ર 2 છે ક્ષેત્ર 1 માં ત્યાં બે જનરેશન કંપનીઓ છે તે વધુ હોઈ શકે છે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ હોય ત્યાં તે વધુ હોઈ શકે છે બરાબર વધુ કે ઓછી તેનો વાંધો નથી તે મહત્વનું રહેતું નથી પરંતુ અહીં આપણે સરખા નંબર લીધા છે તેથી ફક્ત તમારા હેતુ માટે વર્ગખંડની એકસર્સાઇઝ વર્ગખંડ કસરત જાણો છો ધારો કે ક્ષેત્ર 1 માં ત્યાં 2 જનરેશન કંપનીઓ GENCO 1 અને GENCO 2 2 ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ DISCO 1 અને DISCO 2 અને ક્ષેત્ર 2 માં પણ 2 જનરેશન કંપની GENCO 3 અને GENCO 4 અને 2 ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ DISCO 3 અને DISCO 4 છે બરાબર તેથી આ યોજનાકીયસ્કેમેટીક છે આ આકૃતિ 3 છે તેથી તો પુનર્ગઠન પાવર સિસ્ટમમાં 2 એરિયા સિસ્ટમની યોજનાકીય અને પાવરના પ્રવાહની દિશા આપણે આ દિશા લીધી છે તે કદાચ અન્ય દિશા પણ હોઈ શકે છે પરંતુ આ દિશા માટે કહો બરાબર કહો કે તે છે આ ટાઇ લાઇન દ્વારા જોડાયેલ છે આ ટાઇ લાઇન છે તેથી પુનર્ગઠન પર્યાવરણમાં બરાબર GENCOs વિવિધ DISCOs ને સ્પર્ધાત્મક ભાવે પાવર વેચે છે તેનો અર્થ એ કે આ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે જો તમને સસ્તો પાવર મળે તો તમે GENCO 1 અથવા GENCO 2 થી ખરીદી શકો છો તેવી જ રીતે આ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ જો તેને ક્ષેત્ર 2 પછી GENCO 3 અને GENCO 4 માંથી સસ્તો પાવર મળે તો DISCO 1 અને DISCO 2 ડિસ્ટ્રીબ્યુશન કંપની 1 અને ડિસ્ટ્રીબ્યુશન કંપની 2 એ GENCO 1 અને GENCO 2 માંથી બતાવેલા ક્ષેત્રથી વીજ ખરીદી કરશે ના ત્યાં કોઈ જરુરી અને ઝડપી નિયમ નથી જો તમને સસ્તો પાવર મળે તો તે આ GENCO 3 અને GENCO 4 સાથે સંપર્ક કરી શકે છે મેં તમને કહ્યું હતું કે એક જો ચેન્નઈમાં છે તો બીજું કોઈમ્બટૌર છે તેથી અહીં પણ અહીં પણ ક્ષેત્ર 2 માં DISCO 3 અને DISCO 4 છે બરાબર માની લો કે જો જનરેશન કંપનીઓ જો તે GENCOs માંથી વીજ ખરીદી કરશે તો તે GENCO 1 અને GENCO 2 હશે બરાબર જો વીજળી સસ્તી ન હોય તો GENCO 3 અને GENCO 4 પાવર ખરીદવાને બદલે તેથી તેથી તેનો અર્થ એ કે તે વિવિધ ડિસ્કો સ્પર્ધાત્મક ભાવે આ રીતે DISCOs પાસે કરાર માટેના GENCO પસંદ કરવાની સ્વતંત્રતા છે બીજી વાત એ છે કે આ કરાર અને ખરીદ વેચાણ પાવરને કારણે GENCOs પર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને વીજળી પહોંચાડવાની ઘણી જવાબદારી રહેશે કારણ કે તેમની પાસે કરાર છે આનો અર્થ એ કે વધુ જવાબદાર તમારી GENCOs તે પાવર જનરેટ કરવા માટે ખૂબ જ પ્રતિસાદ આપશે જેમ કે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ તમારો તે પાવર ખરીદી શકે છે આ GENCOs સાથે તેઓનો જે પણ સંપર્ક છે બરાબર હવે તેથી તેઓનું નિયંત્રણ હોઈ શકે અથવા ન હોઈ શકે તેથી જો GENCOs તેમના પોતાના ક્ષેત્રમાં મેં તમને કહ્યું હતું તો આ GENCO DISCO નિયંત્રણના વિવિધ સંયોજન ને શક્ય બનાવે છે જેમ કે વ્યવહારમાં કરાર શક્ય છે ખરુ ને તેથી તમે જે રીતે કરો છો તે ડિસ્કો પાર્ટીસીપેશન મેટ્રિક્સ તરીકે ઓળખાતો મેટ્રિક્સ પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તે છે DPM જે નીચે આપવામાં આવ્યો છે ડિસ્કો પાર્ટીસીપેશન મેટ્રિક્સ અહીં સમજવા માટે ખૂબ જ સરળ છે તે સમજી શકાય છે પ્રથમ વસ્તુ આ અહીં કંઈ નથી તે છે આ કોરું છે આ બાજુ GENCO છે આ કોલમ છે માની લો કે અહીં તમારી પાસે તે તમારી 4 જનરેશન કંપનીઓ અને 4 ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે આપણે તે લીધું છે તેથી જ તે મેટ્રિક્સ તેના જેવો હશે પરંતુ કોઈ જરુરી અને ઝડપી નિયમ નથી તમારી પાસે n સંખ્યાના n સંખ્યાના DISCOs m સંખ્યાના GENCOs અહીં તમારી પાસે છે p સંખ્યાના DISCOs q સંખ્યાના GENCOs કંઈક એવું કે તે કંઈપણ હોઈ શકે તેથી તમારી પાસે 4 જનરેશન કંપનીઓ 4 ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ આ કોલમ છે આપણે GENCO 1 GENCO 2 GENCO 3 અને GENCO 4 અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ DISCO 1 DISCO 2 DISCO 3 અને DISCO 4 ને રાખી રહ્યા છીએ બરાબર ખરેખર તે કોન્ટ્રેક્ટ પાર્ટિસિપેશન ફેક્ટર એટલે કે ટર્મ સી આપણે કોન્ટ્રેક્ટ પાર્ટિસિપેશન ફેક્ટર કહીએ છે આપણે મેટ્રિક્સને જે રીતે સૂચિત કરીએ છીએ તેમાં મેટ્રિક્સ એલીમેન્ટ આની જેમ મૂકીએ છીએ અને કોઈ જરૂર નથી કે મેટ્રિક્સ 4x4 હશે તે કંઈપણ હોઈ શકે છે તે દરેક ક્ષેત્રમાં GENCOs અને DISCOs ની સંખ્યા પર આધારિત છે બરાબર તેથી આને કોન્ટ્રેક્ટ પાર્ટિસિપેશન ફેક્ટર કહેવામાં આવે છે તેના આગળ જતા પહેલા ઉદાહરણ તરીકે ધારો કે DISCO 1 કુલ વીજ માંગણીઓ કહો કે તેને 10 મેગાવાટની જરૂર છે તે 10 મેગાવાટની છે તેથી તેના GENCO 1 GENCO 2 GENCO 3 અને GENCO 4 સાથે કરાર હોઈ શકે છે કેટલાક GENCOs સાથે તેનો સંપર્ક ન પણ હોઇ શકે ધારો કે જો હું માનું છું કે DISCO 1 નો GENCO 1 GENCO 2 અને GENCO 4 સાથે સંપર્ક છે તો માની લો કે તેને 10 મેગાવાટની જરૂર પડશે પાછળથી હું આપીશ ધારો કે આને કુલ 10 મેગાવોટની જરૂર છે અને ધારો કે જો તે GENCO 1 માંથી લે છે તો ધારો કે કુલ DISCO 1 એટલે કે ડિસ્ટ્રિબ્યુશન કંપની 1 એ કુલ લોડ ડિમાન્ડ ચોક્કસ સમયે 10 મેગાવાટ છે જેને પાવરની જરૂર છે ધારો કે તેનો GENCO 1 સાથે સંપર્ક છે બરાબર GENCO 1 ધારો કે તેનો સંપર્ક GENCO 1 સાથે 2 મેગાવાટ છે તો પછી GENCO 2 સાથે માનો કે તેમાં 3 મેગાવોટનો છે ખરુ ને GENCO 3 સાથે તે 0 પણ હોઈ શકે છે તેનો કોઇ વાંધો નથી 0 પણ હોઈ શકે છે માની લો કે GENCO 3 શૂન્ય મેગાવોટ અને GENCO 4 માની લો કે તેમાં 5 મેગાવાટ છે કુલ 10 મેગાવાટ છે બરાબર તો પછી આ કોન્ટ્રેક્ટ પાર્ટિસિપેશન ફેક્ટર આ કારણ કે DISCO નો GENCO 1 GENCO 2 GENCO 3 GENCO 4 સાથે સંપર્ક છે જેનો અર્થ તમે જેને કહો છો કોન્ટ્રેક્ટ પાર્ટિસિપેશન ફેક્ટર 1 મારો અર્થ આ એક તેનો GENCO 1 સાથે કરાર છે 2 મેગાવાટ એટલે કે તે હશે તે હંમેશા 1 થી ઓછો અથવા 1 ના બરાબર હોય છે તો પછી કારણ કે DISCO 1 નો GENCO 2 સાથે સંપર્ક છે તેથી આ રીતે તમારે ને સમજવું પડશે તેની પાસે 3 મેગાવાટ કરાર છે 3 મેગાવાટ તેથી તે હશે એ જ રીતે GENCO GENCO 3 એટલે કે તેની પાસે 0 મેગાવોટ કરાર છે તેનો અર્થ એ કે બરાબર અને છેલ્લું એક GENCO 4 સાથે તેનો 5 મેગાવાટનો કરાર 5 મેગાવાટનો કરાર છે તેથી એ તમારા હશે કારણ કે 5 મેગાવાટ પરંતુ કુલ ડિસ્કો એ 10 મેગાવાટ લોડ કુલ છે જેને તમે આ 1 કહો છો 10 મેગાવાટ કુલ 10 મેગાવોટ છે એટલે કે તેનો અર્થ એ છે કે તે 0 5 બરાબર છે કોલમ મુજબ જો તમે ઉમેરશો તો તે 1 હોવો આવશ્યક છે તેનો અર્થ એ કે કોલમ મુજબ સરવાળો તે જેથી કુલ 1 0 છે બરાબર આનો અર્થ એ કે આ કોલમ મુજબની કે આ મેં તમને હમણાં જ કહ્યું હતું કે કોલમ મુજબ બધાનો સરવાળો અહીં 1 હોવો જોઈએ અહીં 1 કોલમ મુજબનો સરવાળો અહીં પણ 1 હોવો જોઈએ કારણ કે DISCO 2 નો પણ આ DISCO 3 સાથે સંપર્ક હોઈ શકે છે આ DISCO 4 સાથે પણ કરાર કરી શકે છે આ સાથે કરાર કરી શકે છે તેનો અર્થ એ કે વિચાર એ છે કે જ્યારે પણ આ DISCO એ 10 મેગાવાટની માંગ કરે છે ત્યારે મેં તમને કહ્યું હતું કે આ DISCO માંગ કરે છે એ DISCO 1 એ 10 મેગાવાટ ની ડીમાન્ડ કરે છે ખરુ ને તેથી GENCO 1 થી તેનો 1 મેગાવાટ GENCO સાથે સંપર્ક છે પરંતુ તે છે તે જ સમયે યાદ કરો કે તે જ સમયે તે મારી સામેની ઘડિયાળમાં હોઈ શકે છે તેથી બપોરે 1240 pm વાગ્યે તો આ સમયે ધારો કે આ DISCO એ 10 મેગાવાટને મળે છે તો પછી GENCO 1 એ 2 મેગાવાટ GENCO 2 મળે છે 3 મેગાવાટ GENCO 3 નો તેનો કોઈ કરાર નથી તેથી 0 મેગાવાટ એટલે કે DISCO 1 નો GENCO 3 સાથે કોઈ કરાર નથી અને GENCO 4 સાથે તે 5 મેગાવાટ છે તેથી કુલ 10 છે તેથી 10 દ્વારા આ બધી વસ્તુઓને વિભાજીત કરો તેથી તમને અપૂર્ણાંક મળશે અને કુલ એ કોલમ મુજબનું હોવું જોઈએ તે 1 બરાબર કોલમ મુજબનું હોવું જોઈએ તે 1 હોવું જોઈએ હવે તેથી જ આને ડિસ્કો પાર્ટીસીપેશન મેટ્રિક્સ કહેવામાં આવે છે આ એક સરળ વસ્તુ છે મને લાગે છે કે આપણે આ સમજી લીધું છે કે આ એક સરળ વસ્તુ છે એ જ રીતે DISCO 2 માં કેટલાક કરાર DISCO 3 પણ હોઈ શકે છે પરંતુ આ કોલમનો સરવાળો હંમેશાં 1 માત્ર 1 હોવો જોઈએ મેં તમને બતાવ્યું કે અહીં બીજું 1 છે બરાબર આ તમારી સમજણ માટે છે બરાબર તેથી હવે સમીકરણમાંની દરેક એન્ટ્રીને મેં બધું સમજાવી દીધું છે હવે સમીકરણ 1 ની દરેક એન્ટ્રી ને જુઓ તે DISCO દ્વારા કરાયેલા કુલ લોડના અપૂર્ણાંક તરીકે ગણી શકાય જો આપણે તે અપૂર્ણાંકનો અર્થ કરીએ તો 0 3 અહીં તે 0 અને 0 5 છે આ અપૂર્ણાંક છે બરાબર DISCO 1 દ્વારા તે કુલ ડીમાન્ડનો અપૂર્ણાંક છે જેનો અર્થ છે કે DISCO ની જરૂરિયાત 10 મેગાવાટ છે આ 0 2 માં 10 નો અર્થ એ છે કે તે બે મેગાવાટ બરાબર છે તેથી સમીકરણ 1 માં એન્ટ્રી DISCO દ્વારા કરાયેલા કુલ લોડના અપૂર્ણાંક તરીકે વિચારી શકાય છે જે કોલમ 1 છે ખરુ ને આ એક આ એક જે મેં તમને કહ્યું કોલમ મુજબનો સરવાળો હંમેશાં એક રહેશે આ કોલમ 1 છે આ કોલમ 1 છે બરાબર GENCO તરફ બરાબર અને તે એક GENCO તરફ છે તે આ જ વસ્તુ છે આ તમારી GENCO 1 2 3 4 આ પંક્તિ આના જેવી પંક્તિ ખરુ ને આમ i j th એન્ટ્રી એ GENCO i માંથી DISCO j દ્વારા કરાયેલ કુલ લોડ પાવર અપૂર્ણાંકને અનુરૂપ છે ખરુ ને તો આ તે છે કે આપણે ટાઇ લાઇન પાવર માટે જોઈશું કે વસ્તુઓ કેવી રીતે આના જેમ છે બરાબર તેથી મારી પાસે તે અહીં શબ્દોથી લખાયેલું છે પરંતુ ત્યાં મેં સમજાવ્યું છે કે વસ્તુઓ કેવી રીતે છે તેમ છતાં જો તમે તેને વાંચતા નથી તો પણ તેનો વાંધો નથી જે પણ હું એ તે સમજાવ્યું છે તેનો અર્થ અહીં સમાન છે બરાબર મેટ્રિક્સમાં કોલમમાં બધી એન્ટ્રીસનો સરવાળો એક છે ફકત મેં તમને કહ્યું તે કોલમ મુજબ તમે જો નો સરવાળો કરો છો તો તે 1 બરાબર હોવો જોઈએ તેથી તેનો અર્થ એ કે ડિસ્કો પાર્ટીસીપેશન મેટ્રિક્સ ડી ડિસ્કોની ભાગીદારી બતાવે છે જે GENCO સાથેના કરારમાં ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓની ભાગીદારી કરે છે અને અહીં DISCO છે તેથી તેને ડિસ્કો પાર્ટીસીપેશન મેટ્રિક્સ કહેવામાં આવે છે જે તેનું નામ છે ખરુ ને હવે સમીકરણ 1 માં એ મેં તમને કહ્યુ તે કોન્ટ્રેક્ટ પાર્ટિસિપેશન ફેક્ટર અહીં દર્શાવે છે તે કોન્ટ્રેક્ટ પાર્ટિસિપેશન ફેક્ટર ઉલ્લેખ કરે છે તે સામાન્ય રીતે તે છે બરાબર હવે ફરીથી સમજૂતીના હેતુ માટે માની લો કે હવે DISCO 2 યુનિટ મેગાવાટ દીઠ 0 1 per unit megawatt ની માંગ કરે છે હવે મેં તેને પહેલા એકમ દીઠ બનાવ્યું છે જે મેં 10 મેગાવાટ બતાવ્યું છે હવે તે 0 1 યુનિટ દીઠ મેગાવાટ પાવર0 1 per unit megawatt power છે જે DISCO 2 ડીમાન્ડ કરે છે તેનો અર્થ એ છે કે આ મેટ્રિક્સ તમે અહીં આવો છો આ મેટ્રિક્સ તમે અહીં આવો છો ધારો કે DISCO 1 મેં તમને વાસ્તવિક યુનિટ 10 મેગાવાટમાં કહ્યું હતું તે એકમ દીઠ દર્શાવે છે તે એકમ દીઠ વાંધો નથી તેથી DISCO 2 માની લો કે તેમાં તમે તમારી માંગણીઓ કહો છો તે એક તમારી પાસે 0 1 યુનિટ દીઠ મેગાવાટ પાવર0 1 per unit megawatt power છે અને તમારો 0 02 યુનિટ દીઠ મેગાવાટ પાવર તેવી જ રીતે GENCO 2 માંથી DISCO 2 ખરેખર તે GENCO 2 માંથી 0 035 એકમ મેગાવાટ દીઠ0 035 per unit megawatt માંગે છે તેવી જ રીતે GENCO 3 માંથી DISCO 2 એ 0 025 યુનિટ મેગાવાટ દીઠ0 025 per unit megawatt ની માંગ કરે છે અને તે જ રીતે આ ડિસ્કો 2 તે GENCO 4 માંથી 0 02 પ્રતિ યુનિટ મેગાવાટ પાવરની માંગ કરે છે જે વાસ્તવિક એકમ છે જે આ એકમ દીઠ છે તો તમારો અને તેથી તમે તેનો અપૂર્ણાંક મેળવશો અને બધાનો સરવાળો કોલમનો સરવાળો 1 હશે બરાબર એનો અર્થ એ કે તમારી કોલમ 2 સમીકરણ 1 માં તમારી એન્ટ્રીઝ અને પહેલાં મેં વાસ્તવિક એકમ લીધો હતો અને અહીં તે એકમ દીઠ નો અર્થ છે સમાન અર્થ 0 2 સમાન છે તેથી જો તમે બધા ઉમેરશો તો તે બધા 1 હશે 0 35 0 2 1 તેથી કોલમ મુજબ તે તમારો 1 કોલમ મુજબ હોવો જોઈએ તેથી સામાન્ય રીતે સિગ્મા તમારો i સામાન્ય રીતે છે બરાબર જો તમે j એ 1 2 બદલો છો જે કંઇ પણ છે ત્યાં તમારી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓની સંખ્યા ત્યાં છે તેથી તે તમારો સરવાળો 1 હોવો જોઈએ આને સમીકરણ 2 તરીકે ચિહ્નિત કરેલ છે બરાબર તેથી આ જો તમે આ રેખાકૃતિડાયાગ્રામ પર નજર નાખો તો આ બ્લોક ડાયાગ્રામ જે ટાઇ લાઇન પાવર ફ્લો જે વહી રહ્યો હતો બરાબર આ તમારો વર્ટીકલી ઇન્ટીગ્રેટેડ 1 છે અને ફકત થોડી રાહ જુઓ આ આ નહીં આ ફક્ત આને પકડે છે આ એક આ એક ખરુ ને આ એક તેથી જો તમે તે તરફ ધ્યાન આપશો તો પછી તમારું શું હશે જેને તમે ટાઇ લાઇન પાવર ફ્લો કહો છો વસ્તુઓ કેવી રીતે આવશે તેથી ગાણિતિક રૂપે હું મૂકીશ નહીં હું કંઇક મૂકીશ પરંતુ તમારે સમજણ માટે હુ શું તે કરીશ હું વસ્તુઓને વધુ સરળ બનાવીશ બરાબર હવે ધારો કે આપણે માનીશું કે પાવર આ દિશામાં વહી રહ્યો છે આ દિશામાં આ પાવર વહી રહ્યો છે બરાબર તેથી જો તે જો તે સકારાત્મક છે જો આ દિશા નકારાત્મક છે તો તે આપમેળે અન્ય દિશામાં આવશે તેથી આ ક્ષેત્ર 1 છે આ ક્ષેત્ર 2 છે બરાબર હવે શેડ્યૂલ પાવર શું છે જે તમારા માટે 1 થી 2 બરાબર 1 થી 2 સુધી વહે છે તેથી આ ક્ષેત્ર 1 છે આ ક્ષેત્ર 2 છે બરાબર તેથી જો તમારી પાસે તમારી પાસે કોઈ વસ્તુ છે કે તમે લખી શકો કે આ તમારુ ક્ષેત્ર 1 છે તો હું તેને ટૂંકમાં બનાવું છું કે આ ક્ષેત્ર 1 છે અને આ ક્ષેત્ર 2 છે બરાબર અને દિશા કે જે આપણે આ 1 થી આ 1 સુધી લીધી છે તેથી તે કિસ્સા માં શું થશે કે તેવું બનશે કે વહેતો પાવર શું છે તે તમે જાણો છો કે આ ક્ષેત્ર 1 થી ક્ષેત્ર 2 આ દિશામાં છે જેનો અર્થ છે કે ક્ષેત્ર 2 માં ડિસ્કોની માંગ તે ક્ષેત્ર 1 માં GENCOs માંથી જ છે કારણ કે જો DISCO આ GENCO 1 માંથી પાવર ખરીદે છે તેથી આ 1 થી ડિસ્કોની માગણી આ દિશામાં વહેશે બરાબર કારણ કે DISCO આ GENCO પાસેથી વીજ ખરીદવા માંગે છે એટલે કે જો તમારી પાસે આમાંથી પાવર ખરીદવાનો કરાર હોય તો આ DISCOs થી પાવર આ દિશામાં વહી જશે તેથી આમાંથી DISCOs ખરીદવાના પાવરની બાદબાકી કરવી પડશે કારણ કે તે બાદબાકી કરવી પડશે કારણ કે તે મૂળભૂત રીતે તમારો 2 થી 1 નો છે જે તે આવી રહ્યો છે તેથી મારે તે બનાવવું છે મારે તેની બાદબાકી કરવી પડશે તે જ છે કે મારે ક્ષેત્ર 2 માં ડિસ્કોની માંગ ક્ષેત્ર 1 માં GENCOs માંથી કરવી પડશે કારણ કે તમે આ દિશામાં પાવર વહેતો બતાવ્યો છે તે તમારી આ 1 થી 2 દિશા છે તેથી ક્ષેત્ર 2 માં ડિસ્કોની માંગનો અર્થ એ કે આ GENCO 1 માંથી તમારુ ક્ષેત્ર 2 છે પછી ફક્ત આ દિશામાં પાવર વહેશે તેથી ક્ષેત્ર 2 માં GENCOs તરફથી ક્ષેત્ર 1 માં DISCOs ની માઈનસ માંગ તેથી ક્ષેત્ર 2 માં GENCOs માંથી ક્ષેત્ર 2 માં DISCOs ની માઈનસ માંગ ખરુ ને તેથી તે કિસ્સામાં આ સમીકરણ શું થશે મેં લખ્યું છે i બરાબર 1 થી 2 j બરાબર 3 થી 4 Cpf i j delta PLj minus i બરાબર 3 થી 4 અને j બરાબર 1 થી 2 Cpf i j delta PLj આ સમીકરણ 3 છે આ મેં ગણિત ખાતર લખ્યું છે પરંતુ વધુ સારું નહીં કે તમે પ્રયાસ ન કરો કારણ કે આ GENCO અને DISCO ના ટર્મસરૂપમાં બનાવી શકાય છે તમારુ આ બધુ જેને તમે નંબર કહો છો તે જનરલ 1 હું 1 સામાન્ય બનાવવા માંગતો નથી ફક્ત જુઓ કે આ સમીકરણ પર વસ્તુઓ કેવી દેખાય છે ખરુ ને તેથી ડેલ્ટા પી ટાઇ 1 2 શેડ્યૂલ છે બરાબર તેથી પ્રથમ વસ્તુ એ છે કે DISCOs આ વસ્તુ આ GENCOs માંથી પાવર ખરીદતી હોય છે હવે જો તમે અહીં ડિસ્કો પાર્ટિસીપેશન મેટ્રિક્સ પર જાઓ છો તો અહીં ડિસ્કો પાર્ટિસીપેશન મેટ્રિક્સ પર જાઓ દરેક DISCOs જેમની પાવર ડીમાન્ડ આ DISCO 1 DISCO 2 આ છે અને તેથી તે છે બરાબર તેથી આ DISCOs ક્ષેત્ર 2 માં DISCOs બરાબર ક્ષેત્ર 2 માં આ DISCOs 2 એ ક્ષેત્ર 1 માં GENCOs માંથી વીજળીપાવર ખરીદે છે તેથી ક્ષેત્ર 2 માં DISCOs એ DISCO 3 અને DISCO 4 છે અને GENCO 1 અને GENCO 2 માંથી વીજપાવર ખરીદી તેનો અર્થ છે ખરુ ને તેથી આ ખરેખર 1 2 શિડ્યુલ્ડ છે તે સામાન્ય રીતે જુઓ કે જેને તમે જેને કહો છો તે જ ફકત થોડી રાહ જુઓ તેથી તેથી આ ખરેખર તમારો નો ગુણાકાર બરાબર જેમાં તમારો આ છે કે તમારો DISCO 3 નો આ 1 સાથે કરાર હોઈ શકે છે કારણ કે આ એક અપૂર્ણાંક છે અને આ DISCOs ડીમાન્ડ છે તેથી પરંતુ આ DISCO 3 DISCO 4 એ GENCO 1 અને GENCO 2 પાસે થી પાવર ખરીદે છે કારણ કે તે GENCO 1 અને GENCO 2 એ ક્ષેત્ર 1 અને DISCO 3 DISCO 4 તમારા ક્ષેત્ર 2 માં છે તેથી તે છે આ DISCOs વસ્તુ તેથી કારણ કે DISCO 3 DISCO 4 નો ક્ષેત્ર 1 માં GENCO 1 સાથે ક્ષેત્ર 1 માં GENCO સાથે સંપર્ક છે તેવી જ રીતે આ તમારો DISCO 3 તેનો ક્ષેત્ર 2 માં GENCO સાથે કરાર કે જે ક્ષેત્ર 1 GENCO GENCO 2 તેથી બરાબર આ 1 વત્તા કારણ કે તે DISCO 1 DISCO 2 DISCO 3 અને DISCO 4 ની પાવર માંગ છે બરાબર તેથી અહીં તે પણ છે તેથી આ ભાગ છે કે DISCOs તે ક્ષેત્રનો સંપર્ક કરે છે આ વસ્તુ ક્ષેત્ર 2 DISCOs જે પણ છે તેઓનો GENCOs સાથે સંપર્ક છે આ વસ્તુ ગણતરી થયેલ છે વત્તા ભાગ ગણતરી થયેલ છે હવે બાદબાકી માઈનસ એટલે કે GENCOs માંથી ક્ષેત્ર 1 માં DISCOs ની માંગ ક્ષેત્ર 2 માં ક્ષેત્ર 1 માં DISCO 1 DISCO 2 ત્યાં છે બરાબર તેથી તે કીસ્સામાં તમારો હવે માઇનસ બરાબર જો તમે પર આવો DISCO 1 તેની ડીમાન્ડમાંગ છે અને તે ક્ષેત્ર 2 માં GENCO 3 GENCO 4 છે તેથી પછી ગુણ્યા તમારુ જેને તમે કહો છો તેથી વત્તા હવે આપણે તમારા તેની પાસે આવીશું જેને તમે DISCO 2 કહો છો તે છે તેથી તે કિસ્સામાં તે છે બરાબર ગુણ્યા છે તો અહીં તે છે કારણ કે આ DISCO 2 નો GENCO 4 સાથે સંપર્ક છે DISCO 2 જુઓ જ્યારે પાવરનો અપૂર્ણાંક જેનો GENCO 4 સાથે સંપર્ક છે તેથી વત્તા 41plus આ સમીકરણ 4 છે આ ખરેખર શેડ્યૂલ પાવર આ વસ્તુ છે કે GENCO તરફથી તમે જે ક્ષેત્રમાં કહો છો તેનાથી ખરેખર કેટલો પાવર વહેતો હોય છે તે ક્ષેત્ર 1 થી ક્ષેત્ર 2 સુધી જાય છે તે નકારાત્મક પણ બની શકે છે નકારાત્મક પણ થઈ શકે છે એટલે કે પાવર આમાંથી તે તરફ વહી રહ્યો છે કેવી રીતે ખૂબ તેઓનો કરાર છે ખરુ ને તેથી તે ડેલ્ટા પી સકારાત્મક હોઈ શકે છે નકારાત્મક હોઈ શકે છે તેનો કોઇ વાંધો નથી ખરુ ને તે નકારાત્મક પણ હોઈ શકે છે તેથી આ સમીકરણો કરતા આ સમજી શકાય તે જરુરી છે ખરુ ને મારો અર્થ એ છે કે આપણે જ્યારે આમાંથી પસાર થઈશું જ્યારે આપણે આમાંથી પસાર થઈશું ત્યારે કૃપા કરીને તમે જે કહો છો તે જ કૃપા કરીને જો તમને કોઈ શંકા હોય તો તમે પ્રશ્નને ફોરમમાં મૂકી શકો છો આગળ અમે તમને આ વસ્તુ વિના કહી શકીએ છીએ બરાબર તેથી એજીસી ડીરેગ્યુલેશન માટે થોડી નાની બાબત છે જેનું ધ્યાન રાખવામાં આવશે અને તે પછી થોડું યુનિટ કમીટમેન્ટ આવરી લેવામાં આવશે પરંતુ ખૂબ ટૂંકમાં કારણ કે વર્ગખંડમાં હલ કરવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ કેટલાક ખ્યાલ આપવામાં આવશે કે યુનિટ કમીટમેન્ટ શું છે અને તમે કેવી રીતે આગળ વધારી શકો છો બરાબર ખુબ ખુબ આભાર